જ્યારે તમે એમ્બેડ કરેલી સિસ્ટમની રચના અને અમલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હો ત્યારે તમારે બાહ્ય વિશ્વ સાથે ઇન્ટરફેસ કરવાની જરૂર છે ત્યાં વિવિધ પ્રકારના સેન્સર હશે વિવિધ પ્રકારના એક્ચ્યુએટર્સ હશે જે પણ વોલ્ટેજ બહારથી આવે છે તે ભાગ્યે જ ડિજિટલ હોય છે તેમાંના મોટાભાગના એનાલોગ હોય છે એ જ રીતે જ્યારે તમે એક્ચ્યુએટર્સ ને સક્રિય કરતા હો ત્યારે તમારે તે માટે ઘણીવાર એનાલોગ નિયંત્રણ સિગ્નલ પ્રદાન કરવાની જરૂર હોય છે આ કારણોસર તમારી પાસે ડિજિટલ થી એનાલોગ રૂપાંતરક તરીકે ઓળખાતા ઉપકરણો અને તમારા માઇક્રોકન્ટ્રોલર પ્રોસેસિંગ યુનિટ સાથે ઇન્ટરફેસ કરવા માટે એનાલોગ થી ડિજિટલ રૂપાંતરક ની જરૂર છે આ વ્યાખ્યાન નો વિષય ડિજિટલ થી એનાલોગ રૂપાંતરણ છે અહીં આપણે વિવિધ રીતોનો અભ્યાસ કરીશું કે જેમાં ડિજિટલ થી એનાલોગ રૂપાંતરણ થઈ શકે છે આ વ્યાખ્યાન માં આપણે ડિજિટલ થી એનાલોગ રૂપાંતરણ ની કેટલીક મૂળ બાબતો વિશે વાત કરીશું અને આવા DA રૂપાંતરક ને અમલ માં મૂકવા માટે આપણે બે અલગ અલગ વૈકલ્પિક ડિઝાઇન શૈલીઓની ચર્ચા કરીશું એનાલોગ શબ્દ સાથે ઇન્ટરફેસ કરવા માટે હું અહીં એક યોજનાકીય આકૃતિ બતાવી રહ્યો છું માઇક્રોકન્ટ્રોલર અહીં હોઈ શકે છે આ વાસ્તવિક પ્રોસેસિંગ યુનિટ અથવા ડિજિટલ સિસ્ટમ છે ફિઝિકલ વેરીએબલ કે જેને તમે બહારથી સંવેદો છો તમારે અમુક પ્રકારના સેન્સરનો ઉપયોગ કરવાની જરૂર છે વોલ્ટેજમાં રૂપાંતરિત કરવા માટે તેને ક્યારેક ટ્રાંસડ્યુસર કહેવામાં આવે છે AD રૂપાંતરક આ વોલ્ટેજને ડિજિટલ ઇનપુટમાં રૂપાંતરિત કરશે અને આ માઇક્રોકન્ટ્રોલર ડિજિટલ ઇનપુટને સીધા વાંચી શકે છે અને તે જ રીતે જ્યારે તે એક્ચ્યુએટરને સક્રિય કરવા માંગે છે ત્યારે તે DA રૂપાંતરક દ્વારા ડિજિટલ આઉટપુટ પ્રદાન કરે છે જે વોલ્ટેજમાં રૂપાંતરિત થાય છે તે એક એનાલોગ વોલ્ટેજ છે જે એક્ચ્યુએટરને આપવામાં આવે છે આ એક લાક્ષણિક એમ્બેડેડ સિસ્ટમના મૂળ ઘટકો છે ડિજિટલ થી એનાલોગ રૂપાંતરક અથવા DA રૂપાંતરક શું છે તમે આ બ્લોક ડાયાગ્રામ જુઓ ઇનપુટમાં આપણે ડિજિટલ શબ્દ લાગુ કરીએ છીએ આ ઉદાહરણમાં હું બતાવી રહ્યો છું તે 4 બીટ નો શબ્દ D0 D1 D2 D3 છે ચાલો આપણે તેને D કહીએ તે આ સંખ્યાના દશાંશ સમાન છે અને આઉટપુટમાં આપણે એનાલોગ વોલ્ટેજ ઉત્પન્ન કરીએ છીએ એનાલોગ વોલ્ટેજનો અર્થ સતત વોલ્ટેજ છે જે હું ઇનપુટ તરીકે આપી રહ્યો છું તે ડિજિટલ મૂલ્ય ને પ્રમાણસર રહેશે આ VOUT એ D ને પ્રમાણસર હશે અને ઘણી વખત આ DA રૂપાંતરક માં આપણે કેટલાક સંદર્ભ વોલ્ટેજ લાગુ કરીએ છીએ જે નિર્ધારિત કરે છે કે VOUT નું મહત્તમ મૂલ્ય શું હશે આ કોષ્ટકમાં મેં ખૂબ નાનું ઉદાહરણ આપ્યું છે મેં સંદર્ભ વોલ્ટેજને 15 વોલ્ટ માન્યું છે આ 4 બીટ નું DA રૂપાંતરક છે જેમાં 0 0 0 0 થી 1 1 1 1 અથવા 16 સંયોજનો હોઈ શકે છે અને આઉટપુટ વોલ્ટેજ આવા હોઈ શકે છે 0 0 0 0 એટલે આઉટપુટ 0 વોલ્ટ 1 વોલ્ટ 2 વોલ્ટ 3 વોલ્ટ 4 વોલ્ટ થી 15 વોલ્ટ સુધી છે આઉટપુટ વોલ્ટેજ એ ઇનપુટ ડિજિટલ શબ્દના દશાંશ સમકક્ષ ને સ્પષ્ટ પ્રમાણસર છે આ કિસ્સામાં D માં થતા દરેક વધારા માટે આઉટપુટમાં 1 વોલ્ટ નો વધારો છે આઉટપુટમાં પ્રત્યેક મૂલ્યમાં વધારા માટે D માં વધારો એ ક્યારેક રિઝોલ્યુશન અથવા DA રૂપાંતરક ની સ્ટેપ સાઈઝ કહેવામાં આવે છે તમે રિઝોલ્યુશન ને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો આ સૌથી નાનો ફેરફાર છે જે D માં ફેરફારના પરિણામે આઉટપુટ વોલ્ટેજમાં થઇ શકે છે હવે D એ ડિજિટલ ઇનપુટ છે D માં આપણે 0 1 2 3 4 ને લાગુ કરી રહ્યા છીએ જ્યારે પણ D ની કિંમત કોઈ કિંમત i થી આગળની કિંમત i 1 માં બદલાય છે ત્યારે આઉટપુટ એનાલોગ વોલ્ટેજ માં ફેરફાર VOUT એ સ્ટેપ સાઈઝ અથવા રિઝોલ્યુશન છે કેટલીકવાર આપણે આને લિસ્ટ સિગ્નિફિકન્ટ બીટના ભાર તરીકે સંદર્ભિત કરીએ છીએ કારણ કે જ્યારે લિસ્ટ સિગ્નિફિકન્ટ બીટ બદલાય છે તેનો અર્થ 1 નો વધારો છે VOUT એ D ને પ્રમાણસર છે પ્રપોર્શનાલીટી નો કૉન્સ્ટન્ટ એ આ સ્ટેપ સાઈઝ છે તમે D પર જે મૂલ્ય લાગુ કરી રહ્યા છો તે સ્ટેપ સાઈઝ D દ્વારા ગુણાકાર કરતું વાસ્તવિક વોલ્ટેજ હશે જે તમે મેળવશો રિઝોલ્યુશનને પૂર્ણ સ્કેલ વોલ્ટેજની ટકાવારી તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે જો તમે તેને સ્ટેપ સાઈઝ અથવા રીઝોલ્યુશન Δ કહો છો તો આને પૂર્ણ સ્કેલ વોલ્ટેજ Vref ભાગ્યા DA રૂપાંતરક ના સ્ટેપ સાઈઝ ની કુલ સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે 4 બીટ રૂપાંતરક ની જેમ તમે 0 0 0 0 થી 1 1 1 1 સુધી જઈ શકો છો જે 15 છે N બીટ રૂપાંતરક માટે તમે 2N 1 સુધી જઈ શકો છો કુલ વોલ્ટેજ ભાગ્યા સ્ટેપ્સ ની સંખ્યા એ દરેક સ્ટેપ ની હાઈટ અથવા રિઝોલ્યુશન હશે આ રીતે તમે N બીટ DA રૂપાંતરક માટે રીઝોલ્યુશન અથવા સ્ટેપ સાઈઝ ને વ્યાખ્યાયિત કરી શકો છો જો આપણે તેને ટકાવારી તરીકે વ્યક્ત કરવા માંગીએ તો તમે શું કરો આપણે Δ ને પૂર્ણ સ્કેલ વોલ્ટેજ Vref થી વિભાજિત કરીએ તે 12N - 1 100 હશે આ ટકાવારી રીઝોલ્યુશનનું સૂત્ર છે જો તમને N બીટ DA રૂપાંતરક માટે ટકાવારી ઠરાવની ગણતરી કરવાનું કહેવામાં આવે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો ધારો કે આપણી પાસે આ પ્રમાણે DA રૂપાંતરક છે અને DA રૂપાંતરક ના ઇનપુટ પર આપણે બાઈનરી કાઉન્ટરને જોડ્યું છે જે ગણતરી કરે છે અને આપણે સતત એક ક્લોક લાગુ કરીએ છીએ કાઉન્ટર 0 1 2 3 4 ની જેમ ગણતરી કરશે ચાલો આપણે કહીએ કે આ એક 4 બીટ DA રૂપાંતરક છે અહીં 4 લાઈનો છે અને આ 4 બીટ કાઉન્ટર છે ક્લોક ની ગણતરી ની જેમ કાઉન્ટર સતત 0 થી 15 સુધી જશે અને પછી તે પાછું 0 પર ફરી જશે જો હું DA રૂપાંતરક ના આઉટપુટ પર વેવફોર્મ નું અવલોકન કરું તો હું આવું વેવફોર્મ જોઈશ આઉટપુટ 0 થી 15 સુધી આગળ વધશે અને પછી તે 0 પર પાછું આવશે ફરીથી 1 2 3 4 પર આગળ વધશે હવે Vref ના આધારે સ્ટેપ ની હાઈટ ને એડજસ્ટ કરવામાં આવશે જો Vref 15 V હશે એનો અર્થ એ કે ફુલ સ્કેલ વોલ્ટેજ 15 V છે અને તમારી સ્ટેપ હાઈટ 1 વોલ્ટની હશે હવે DA રૂપાંતરક ના પ્રકારો વિશે વાત કરીએ તો મેં શરૂઆતમાં જ જણાવ્યું હતું કે આપણે સૌથી સામાન્ય 2 પ્રકારના DA રૂપાંતરક વિશે વાત કરીશું એકને weighted resistor પ્રકાર કહેવામાં આવે છે બીજાને resistive ladder પ્રકાર કહેવામાં આવે છે હવે મુદ્દો એ છે કે પ્રથમ પ્રકાર ને બનાવવું અને સમજવું વધુ સરળ છે પરંતુ તેની ડિઝાઇનમાં આપણે કેટલીક સમસ્યાઓ જોઈશું બીજો પ્રકાર બનાવવો સરળ છે પરંતુ તે સર્કિટરીની દ્રષ્ટિએ થોડો વધુ જટિલ છે સ્લાઇડ નો સમય જુઓ 1025 આપણે સૌ પ્રથમ weighted resistor પ્રકારના DA રૂપાંતરક થી પ્રારંભ કરીએ છીએ ચાલો આપણે n બીટ DA રૂપાંતરક ની રચના ધ્યાનમાં લઈએ સામાન્ય રીતે ઇનપુટમાં આવતા બીટ્સની સંખ્યા n હોય છે પ્રથમ વસ્તુ એ છે કે આ પ્રકારનાં DA રૂપાંતરક બનાવવા માટે આપણને n વિવિધ અવરોધરેઝિસ્ટન્સ મૂલ્યોની જરૂર હોય છે અને આવા પ્રકારના DA રૂપાંતરક ના નિર્માણ માં આ મુખ્ય સમસ્યા છે તમે જુઓ છો કે તમે 1 2 અથવા 3 અવરોધ મૂલ્યો રેઝિસ્ટન્સ વેલ્યુ નું ખૂબ જ સચોટ નિર્માણ કરી શકો છો પરંતુ જો હું તમને કહું કે તમારે 16 વિવિધ અવરોધ મૂલ્યો રેઝિસ્ટન્સ વેલ્યુ ની જરૂર હોય તો તમારે તે બધાને ખૂબ જ સચોટ રીતે બનાવવું પડશે તે વધુ મુશ્કેલ બને છે આ પદ્ધતિ નો ઉપયોગ કરવા માટે n વિવિધ અવરોધ મૂલ્યોની જરૂર છે અને પરિમાણ કેટલાક આધાર મૂલ્ય R 2R 4R હશે તેનો અર્થ એ છે કે તે 2 ના ગુણાંક માં હશે આ 2n 1 R સુધી જશે વિવિધ અવરોધ મૂલ્યો ખરેખર કેટલાક કરંટ પેદા કરવા માટે જવાબદાર છે ચાલો આપણે કહીએ કે તમારી પાસે અહીં અવરોધ રેઝિસ્ટન્સ R છે અને આપણે વોલ્ટેજ લાગુ કરીએ છીએ ધારો કે હું આ પોઇન્ટ ને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરું છું તેથી વહેતો કરંટ VR દ્વારા આપવામાં આવશે જો હું n વિવિધ અવરોધ મૂલ્યોનો ઉપયોગ કરું તો કરંટ અવરોધના મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવશે કારણ કે R નું કોઈક મૂલ્ય હશે 2R માટે કરંટ અડધો કરંટ હશે 4R માટે કરંટ તેનાથી અડધા હશે અને તેથી વધુ કરંટની કિંમતો 2 ના ગુણાંકમાં બદલાશે જો મારી પાસે આખરે મળનાર કુલ કરંટની ગણતરી કરવાની કોઈ પદ્ધતિ છે તો જો તમે તેને વોલ્ટેજમાં રૂપાંતરિત કરી શકો તો તે તમને અંતિમ DAC આઉટપુટ આપશે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો તેમ મુખ્ય ખામી એ છે કે તમારે ઘણા અવરોધ મૂલ્યોનો ઉપયોગ કરવાની જરૂર પડે છે આ સર્કિટ આવી દેખાય છે હું weighted register પ્રકારનો 4 બીટ DA રૂપાંતરક બતાવી રહ્યો છું તમે જોશો કે અમે જે કિંમતો નો ઉપયોગ કરી રહ્યા છીએ તે છે R 2R 4R અને 8R એક ઉદાહરણ તરીકે હું તેને 1 કિલો ઓહ્મ 2 કિલો ઓહ્મ 4 કિલો ઓહ્મ અને 8 કિલો ઓહ્મ બતાવી રહ્યો છું અને ડિજિટલ ઇનપુટ્સ આ પ્રમાણે લાગુ પડે છે D0 D1 D2 D3 લિસ્ટ સિગ્નિફિકન્ટ બીટ સૌથી વધુ અવરોધ સાથે જોડાયેલું છે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ સૌથી નીચા અવરોધ સાથે જોડાયેલું છે આઉટપુટ બાજુએ આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર વાપરી રહ્યા છીએ હું ઓપરેશનલ એમ્પ્લીફાયર કેવી રીતે કાર્ય કરે છે તે વિગતવાર નથી જઈ રહ્યો પરંતુ મૂળભૂત રીતે આ એમ્પ્લીફાયર કરંટને પ્રમાણસર વોલ્ટેજમાં રૂપાંતરિત કરે છે તેથી જે કરંટ વહે છે તે VR V2R V4R અને V8R હશે VOUT માટેની અભિવ્યક્તિ બતાવવામાં આવી છે સ્પષ્ટ રીતે VOUT એ D ને પ્રમાણસર છે આ રીતે weighted register DA રૂપાંતરક કાર્ય કરે છે તેને સમજવું ખરેખર એકદમ સરળ છે દરેક અવરોધ એ કરંટ ઉત્પન્ન કરે છે જે તે ચોક્કસ બીટ ના વેઇટ ને પ્રમાણસર હોય છે અને તમામ કરંટ ઓપરેશન એમ્પ્લીફાયર દ્વારા ઉમેરવામાં આવે છે અને તે વોલ્ટેજ VOUT માં રૂપાંતરિત થાય છે ચાલો હવે બીજા પ્રકાર resistive ladder પર આવીએ અહીં પણ હું 4 બીટ DA રૂપાંતરક ની યોજનાકીય આકૃતિ બતાવું છું તમારે અહીં નોંધ માં લેવાની પ્રથમ વસ્તુ એ છે કે જરૂરી અવરોધ ની સંખ્યા ઘણી વધારે છે પહેલાની પદ્ધતિ માં આપણને ફક્ત 4 અવરોધ ની આવશ્યકતા હતી પરંતુ અહીં તમને 8 અવરોધ ની જરૂર પડશે પરંતુ સારી વાત એ છે કે અવરોધના મૂલ્યો ફક્ત 2 પ્રકારના હોય છે R અને 2R તમારે અવરોધના ઘણાં વિવિધ મૂલ્યોનો ઉપયોગ કરવાની જરૂર નથી એવું નથી કે આ સર્કિટ એ કરંટને ઉત્પન્ન કરે છે જેને વોલ્ટેજમાં રૂપાંતરિત કરવો પડશે તેના બદલે તે સીધા ડિજિટલ ઇનપુટના પ્રમાણમાં વોલ્ટેજ ઉત્પન્ન કરે છે અને આઉટપુટમાં ફરીથી આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર સર્કિટનો ઉપયોગ કરી રહ્યાં છીએ પરંતુ જેમ તમે જોઈ શકો છો તેમ આપણે આ op amp ને જુદી રીતે જોડી રહ્યા છીએ આને વોલ્ટેજ ફોલોઅર સર્કિટ કહેવામાં આવે છે તે કોઈપણ વસ્તુમાં કશું રૂપાંતરિત કરતું નથી ઇનપુટ વોલ્ટેજ છે તે વોલ્ટેજ જ રહે છે પરંતુ તે ખરેખર બફરની જેમ કાર્ય કરે છે જેથી જ્યારે આઉટપુટ કેટલાક અન્ય સર્કિટ સાથે કનેક્ટ થઈ રહ્યું હોય ત્યારે સર્કિટ આ DA રૂપાંતરક સર્કિટની કામગીરીને ખલેલ પહોંચાડશે નહીં ચાલો જોઈએ કે આ વોલ્ટેજ V જે અહીં ઉત્પન્ન થાય છે તે ડિજિટલ ઇનપુટ D ના પ્રમાણમાં કેવી રીતે થાય છે આપણે op amp ઇનપુટ પર વોલ્ટેજની ગણતરી કરીએ છીએ ચાલો આપણે માની લઈએ છીએ કે કોઈ એક સમયે એક ઇનપુટ 1 પર છે અન્ય 3 ઇનપુટ્સ 0 પર છે ચાલો આપણે આ ધારણાથી પ્રારંભ કરીએ પ્રથમ કેસ ધારીએ કે ઇનપુટ 1 0 0 0 છે તેનો અર્થ એ કે ફક્ત એક બીટ 1 છે અને બીજા બધા બિટ્સ 0 છે ચાલો જોઈએ કે અહીં શું થાય છે સર્કિટ આવી કંઈક દેખાય છે આ સર્કિટમાં સૌથી જમણી બાજુ નું ઇનપુટ એ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે અને અન્ય 3 ઓછા સિગ્નિફિકન્ટ બીટ છે આ બધા 0 છે ચાલો આપણે આ સર્કિટનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ તમે અહીં જુઓ છો કે આ 2 અવરોધ 2R અને 2R છે તે સમાંતર રીતે ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે આ ગ્રાઉન્ડ સાથે જોડાયેલ એક જ અવરોધ R ની બરાબર છે આ રીતે ચાલો આપણે કેટલાક સરળીકરણ કરીએ સ્લાઇડ નો સમય જુઓ 1917 આ R બને છે ત્યારબાદ તે R અને આ R શ્રેણીમાં આવશે અને નેટ અવરોધ ફરીથી 2R થઈ જશે ફરીથી આ 2R અને આ 2R સમાંતર આવશે તે R બની જશે તે R અને આ R ફરીથી શ્રેણીમાં 2R બનશે આ 2R અને 2R સમાંતર R બનશે આ R અને આ R ફરીથી 2R બનશે અંતે તમારી પાસે આવી સર્કિટ હશે આ સમકક્ષ સર્કિટ છે 2R એ V સાથે જોડાયેલ છે અને આ બાજુ સમાનરૂપે 2R એ ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે આ વોલ્ટેજ ડિવાઇડર સર્કિટ છે આઉટપુટ વોલ્ટેજ V 2R 2R 2R V2 હવે ધારો કે આ બીજું બીટ 1 છે એટલે કે હું અહીં V લાગુ કરી રહ્યો છું અન્ય તમામ 3 ગ્રાઉન્ડ છે પાછલા કેસ માટે આપણે જે કર્યું હતું તે જ દલીલને પગલે આ 2 અવરોધ શ્રેણીમાં આવી રહ્યા છે તેઓ R બને છે તે R અને આ R શ્રેણીમાં 2R બને છે ફરીથી આ 2R અને આ 2R સમાંતર R બને છે આ R અને R શ્રેણીમાં 2R બને છે આપણે એક પોઇન્ટ પર આવીએ છીએ જ્યારે આપણી સમકક્ષ સર્કિટ આની જેમ દેખાય છે મારી પાસે અહીં V છે અહીં 2R છે ડાબી બાજુ સમકક્ષ અવરોધ 2R છે અહીં જુઓ હું તેમને સમાંતર જોડી શકું નહીં કારણ કે તેમાંથી એક ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે અન્ય V સાથે જોડાયેલ છે પહેલાના કેસમાં બંને ગ્રાઉન્ડ સાથે જોડાયેલા હતા તેથી જ તમે સમાંતર સંયોજન સૂત્રનો ઉપયોગ કરી શકતા હતા અહીં આપણે થેવેનિનનો પ્રમેય લાગુ કરીએ છીએ થેવેનિનનો પ્રમેય કહે છે કે જો આપણી પાસે આવી સર્કિટ હોય તો ચાલો આપણે આ પોઇન્ટ ને જોઈએ આ આખી સર્કિટને વોલ્ટેજ સ્રોત દ્વારા બદલી શકાય છે જે અહીં આવતા વોલ્ટેજ ને બરાબર છે તમે શેષ સર્કિટ ભૂલી જાઓ સર્કિટના આ ભાગને ભૂલી જાઓ ફક્ત આ ભાગ જુઓ વોલ્ટેજ V2 હશે અને આ વોલ્ટેજ 0 હશે એમ ધારીને તમે તેને ગ્રાઉન્ડ થી જોડો અને સમકક્ષ જુઓ તે 2R છે તમે માની લો કે શ્રેણીમાં 2R અવરોધ સાથે વોલ્ટેજ V2 છે ફરીથી R અને R શ્રેણીમાં આવે છે તે 2R બને છે અને 2R અને 2R સમાંતર બને છે આ અહીં V2 છે તે આવું કંઈક બનશે V2 અહીં 2R અહીં અને 2R અહીં ગ્રાઉન્ડ સાથે ફરીથી આ વોલ્ટેજ ડિવાઇડર સર્કિટ છે એક બાજુ V2 એક બાજુ ગ્રાઉન્ડ આઉટપુટ V4 હશે અગાઉના કેસ માટે જ્યારે MSB 1 હતો ત્યારે વોલ્ટેજ V2 હતો હવે જ્યારે બીજો MSB 1 છે ત્યારે વોલ્ટેજ V4 છે તે અડધો થઈ રહ્યો છે ચાલો હવે પછી નો બીટ જોઈએ જ્યારે હું 0 0 1 0 લાગુ કરું છું ત્યારે શું થાય છે ફરીથી એ જ રીતે અહીંના પ્રથમ 2 અવરોધ તમે સમાંતરમાં કનેક્ટ કરી શકો છો અને પછી એક સિરીઝમાં કનેક્ટ કરી શકો છો જેથી તમને આના જેવી સમકક્ષ સર્કિટ મળે છે તમારી પાસે અહીં V2 છે અને તમે તેને ફરીથી જોડો અને અહીં થિવેનિનનો પ્રમેય લાગુ કરો તમને અહીં V2 મળે છે અને 2R અહીં મળે છે અને ફરીથી તમે થેવેનિનનો પ્રમેય લાગુ કરો અહીં તમને V4 મળે છે અને અહીં 2R મળે છે અંતે તમારી પાસે એક દૃશ્ય છે જ્યાં તમારી પાસે આવી સર્કિટ છે ફરીથી એક અવરોધ વિભાજક V4 2R 2R ગ્રાઉન્ડ સાથે વોલ્ટેજ V8 બનશે તમે જોશો કે તે V2 V4 V8 થઈ રહ્યો છે તે ક્રમશ અડધો બની રહ્યો છે ચાલો જોઈએ કે આ જ વસ્તુ છેલ્લા બીટ માટે થાય છે કે નહીં જ્યાં ઇનપુટ 0 0 0 1 છે અહીં પ્રથમ સ્ટેપ થી જ તમારે થેવેનિનનો પ્રમેય લાગુ કરવો પડશે કારણ કે ત્યાં એક બાજુ ગ્રાઉન્ડ છે અને બીજી બાજુએ V તમે અહીં V2 લાગુ કરો છો અને આને બદલી ને 2R કરો છો તમને આવી સર્કિટ મળે છે આપણે અહીં થિવેનિનનો પ્રમેય ફરીથી લાગુ કરીએ ત્યારે આપણને V4 અને 2R મળે છે ફરીથી આપણે અહીં થિવેનિનનો પ્રમેય લાગુ કરીએ ત્યારે આપણને V8 અને 2R મળે છે અને અંતે તમે જોશો કે VX એ V16 થાય છે તમે જોશો કે જેમ બીટ્સ MSB ને LSB માં બદલી રહ્યા છે તેમ દરેક બીટનું વેઇટ V2 V4 V8 અને V16 બની રહ્યું છે હવે સવાલ એ છે કે જ્યારે બધા 4 બિટ્સ એકસાથે લાગુ કરવા માં આવે છે ત્યારે શું થશે જ્યારે બીટ્સ એકસાથે લાગુ કરવા માં આવે છે ત્યારે સર્કિટ થિયરી નો સુપ્રસિદ્ધ સિદ્ધાંત તરીકે જાણીતો પ્રમેય principle of superposition કહે છે કે જ્યારે રેખીય સર્કિટ પર બહુવિધ ઇનપુટ્સ લાગુ કરવા માં આવે છે અવરોધ રેખીય હોય છે ત્યારે આઉટપુટ એ જ્યાં તમે એક જ સમયે બધા ઇનપુટ્સ લાગુ કરી રહ્યા છો તે આઉટપુટના સરવાળો જેટલું હશે તમે જે કંઈપણ લાગુ કરી રહ્યા છો તે તમે કલ્પના કરી શકો છો કે એક સમયે એક ઇનપુટ લાગુ થઈ રહ્યું છે તમે ગણતરી કરો બધા વોલ્ટેજ ઉમેરો તમે અંતિમ વોલ્ટેજ મેળવશો Principle of superposition નો ઉપયોગ કરીને તમે આ સર્કિટનો ઉપયોગ અંતિમ ગણતરી કરવા માટે કરી શકો છો જે તમને અંતિમ આઉટપુટ આપશે તમને આવી અભિવ્યક્તિ મળશે સ્પષ્ટ રીતે VA એ D ને પ્રમાણસર છે સામાન્ય રીતે N બીટ DA રૂપાંતરક માટે જો તમે k મા બીટ પર જુઓ તો ફાળો V2N k હશે નોંધવાની વાત એ છે કે STM32F01 બોર્ડ કે જે આપણે વાપરી રહ્યા છીએ આ બોર્ડને DA રૂપાંતરક માટે કોઈ સપોર્ટ નથી પરંતુ મેં તમને પહેલેથી કહ્યું હતું કે બોર્ડ પાસે જ PWM ક્ષમતા છે અને PWM નો ઉપયોગ કરીને આપણે કંઈક કરી શકીએ છીએ જે DA રૂપાંતરણ ને સમાન છે આપણે ફરજ ચક્ર ને સમકક્ષ સરેરાશ વોલ્ટેજમાં રૂપાંતરિત કરી શકીએ છીએ જે DA રૂપાંતરક ના આઉટપુટ જેવો છે કેટલાક અન્ય ફેમિલી છે જ્યાં બોર્ડમાં 12 બીટ DA રૂપાંતરક બનાવવામાં આવ્યું છે આ સાથે આપણે આ વ્યાખ્યાનના અંતમાં આવીએ છીએ જ્યાં આપણે ડિજિટલથી એનાલોગ રૂપાંતરણ ની પ્રક્રિયા વિશે ચર્ચા કરી હતી હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે એનાલોગ થી ડિજિટલ કન્વર્ઝન પર ચર્ચા શરૂ કરીશું